ચાલો હવે આપણે એવા ઉદાહરણ પર વિચાર કરીએ કે જ્યાં અમે ફોટોવોલ્ટેઇક પેનલની રચના અથવા કદ બનાવવા માંગીએ છીએ જેને બિલ્ડિંગની છત ઉપર સ્થાપિત કરવાની જરૂર છે તો આ સ્થિતિ છે સમસ્યાનું નિવેદન આ જેવું છે બેંગ્લોરમાં એક ઘરના એક મહિનામાં સરેરાશ 200 યુનિટ ઉર્જાનો વપરાશ કરે છે તેથી તે માસિક બિલ છે છત પર પીવી સેટઅપનું ડિઝાઇન કરો જેથી ચોખ્ખી ઉર્જા 0 હોય તેથી આપણને અક્ષાંશ સાથે આપવામાં આવે છે કારણ કે સમસ્યામાં ઉલ્લેખ છે કે તે સ્થળ બેંગ્લોરમાં છે અને બેંગ્લોરનો અક્ષાંશ 12 97 છે અને વોટઅવર લોડ પણ આપવામાં આવે છે જે 200 યુનિટ છે અને તે 200 કેડબ્લ્યુએચ મહિના જેટલું જ છે તેથી આ 200 યુનિટ એક મહિનામાં વાપરવામાં આવે છે તેથી હવે આપણે દૈનિક વપરાશ મેળવવા માટે Whpv Whload 30 સેટ કરી શકીએ છીએ તેથી અમે એ જોવાનું પસંદ કરીએ છીએ કે આપણે દરરોજ પીવી તરફથી ગ્રીડમાં કેટલું મૂકવું છે તેથી તે Whload 30 ની બરાબર હશે તેથી આ લગભગ 6 67 કેડબ્લ્યુએચ દિવસ જેટલું કામ કરે છે 16 ની કાર્યક્ષમતા આ ડેટાશીટમાંથી છે યાદ કરો કે પીવી પેનલ્સ પાસે ડેટા શીટ છે અને એકવાર તમે નક્કી કર્યું કે તમે કયા પીવી પેનલ્સ ખરીદવા માંગો છો તમે જવાનું પસંદ કરો છો કે તમે કયા ઉત્પાદક પાસે જવા માંગો છો તે લો ડેટા શીટ અને તે ડેટાશીટથી પીવી પેનલના તે મોડેલ માટે કાર્યક્ષમતા પરિમાણો જોઈએ અને તે લઈએ હવે એકવાર તમારી પાસે આ પરિમાણો છે તમે હવે તમારી ડિઝાઇન પ્રક્રિયા શરૂ કરી શકો છો તેથી પ્રથમ Hatmin નક્કી કરો તમારે તે ઇન્સીડેન્ટ ઊર્જા શું છે જે વાતાવરણીય પરિસ્થિતિઓ સાથે તે સ્થળે નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર પડી રહી છે તે શોધવી પડશે અને આખા વર્ષના નંબર 1 થી 365 સુધી બદલીને તેનું કાર્ય કરવું પડશે અને આખા વર્ષ માટે Hat નું ન્યુનત્તમ મૂલ્ય શોધવું પડશે અને આ વિશે આપણે અગાઉ ચર્ચા કરી છે અને બેંગ્લોર માટે આપણે જાણીએ છીએ કે તે 4 58 કેડબ્લ્યુએચ મી2 દિવસ છે તેથી આ મૂલ્ય જાણીતું છે અને હવે તમે પીવી પેનલ્સના આંતરિક ક્ષેત્રની ગણતરી કરવા માટે તૈયાર છો જે Whpv ભાગ્યા કાર્યક્ષમતા ગુણ્યા Hatmin છે અને આ 6 670 16 મળશે અને Hatmin 4 58 છે તેથી આ યુનિટ કેડબ્લ્યુએચ દિવસમાં છે આ યુનિટ કેડબ્લ્યુએચ મી2 દિવસ છે તેથી તમારી પાસે આંતરિક ક્ષેત્ર 9 1 મી2 તરીકે બહાર આવશે હવે આ આંતરિક ક્ષેત્ર છે તે ક્ષેત્ર કે જે સોલર પીવી પેનલ દ્વારા કબજો કરવામાં આવશે હવે તમારે વાસ્તવિક સ્થાવર મિલકતની જરૂરિયાત છે તે માટે કામ કરવાની જરૂર છે યાદ કરો કે અમે સૂચવ્યું છે કે વ્યક્તિગત સ્થાપિત કરવા માટે સાફ કરવા અને તે બધી બાબતોની જાળવણી માટે અમને થોડી જગ્યાની જરૂર છે તેથી સ્થાવર મિલકત ખરેખર જરૂરી આંતરિક ક્ષેત્રના 1 3 ગણા જેટલી હશે જે લગભગ 11 83 મી2 અથવા 12 મી2 જેટલી હશે જો તમે ચોરસ ફુટમાં આરામદાયક છો તો 12 મી2 લગભગ 127 ફુટ જેટલું કામ કરશે રૂપાંતર પરિબળ 1 મી2 10 75 ચોરસ ફૂટ છે તેથી તમે તેનો ઉપયોગ કરી શકો છો અને તેને બદલી શકો છો તેથી છત પર આટલો વિસ્તાર ઉપલબ્ધ કરાવવો જોઈએ જેથી તમે તે વિસ્તારની અંદરની પેનલ્સને ફિટ કરી શકો જો કે નોંધ લો કે પાવર આઉટપુટ ફક્ત પેનલ્સ દ્વારા આપવામાં આવે છે જે આ 9 1 મી2 ની અંદર છે તેથી 9 1 મી2 એ સક્રિય ઊર્જા ઉત્પન્ન કરતું ક્ષેત્ર છે અને આ ક્ષેત્ર 6 67 કેડબ્લ્યુએચ દિવસ આપવા માટે સક્ષમ છે ચાલો બીજું ઉદાહરણ લઈએ આ જીવંત ઉદાહરણ છે તમે અહીં એક ચિત્ર જુઓ આ મારા વિભાગનું ચિત્ર છે વિભાગની ટોચ પર છત ઉપર પીવી પેનલ્સ લગાવેલા છે પીવી પેનલ્સના બે સેટ છે તમે જોશો કે તમે તફાવત કરી શકશો આ એક પ્રકારનો પેનલ એક પેનલનો સમૂહ છે અને આ એક વ્યાવસાયિક ઇન્વર્ટર સાથે જોડાયેલ છે અને ગ્રીડને ફીડ કરે છે આ પેનલ્સનો બીજો સમૂહ છે આ રેનોસોલા પેનલ્સ છે અને આ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન અને વિકસિત ઇન્વર્ટર સાથે જોડાયેલ છે અને પછી ગ્રીડને ફીડ કરે છે હવે ચાલો અહીં પેનલનો આ સમૂહ જોઈએ આ સેટમાં અહીં 100 પેનલ છે જે હું માઉસ કર્સર દ્વારા બતાવી રહ્યો છું અને ચાલો એરે ના સેટની મહત્તમ ક્ષમતા શું છે તે ગણતરી કરવાનો પ્રયાસ કરીએ આ પેનલમાંથી આઉટપુટ અહીં ઇન્વર્ટરના સેટનો ઉપયોગ કરીને ગ્રીડને આપવામાં આવે છે ચાલો ફોટોવોલ્ટેઇક પેનલ્સના કેટલાક ક્લોઝ અપ શોટ્સ જોઈએ જે આ મોનો ક્રિસ્ટલ પેનલ્સ છે અને પેનલની પાછળ તમે નામ પ્લેટ જોશો મેં તેને કેમેરામાં કેદ કર્યું છે અને તમારી પાસે આ નેમ પ્લેટમાં આપવામાં આવેલી વિગતો છે તે ચાઇનામાં ઉત્પાદિત રેનેસોલાનો છે અને તમારી પાસે વિવિધ પરિમાણો મહત્તમ શક્તિ ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ કરંટ છે વળી અહીં નોંધ લો કે આ તમામ ડેટા માનક પરીક્ષણની સ્થિતિ હેઠળ કરવામાં આવ્યા છે એર માસ 1 5 ઇન્સોલેશન 1000 ડબલ્યુમી2 અથવા 1 કેડબલ્યુમી2 અને 25° સે છે હવે ચાલો આ ભાગ પર પરિમાણ લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ જે 40 મીમી છે હવે તે ક્ષેત્ર તે છે જે આપણે શોધવા માંગીએ છીએ આંતરિક ક્ષેત્ર શું છે હવે તમારી પાસે અહીં 1640 મીમી બાય 992 મીમી છે જેનો અર્થ તે 1 64 મીટર બાય 0 992 મી છે હવે ચાલો પાછા સફેદ બોર્ડ પર જઈએ આ છત પરની પીવી પેનલ્સ સેટના ક્લોઝ અપ શોટ ને ધ્યાનમાં લો આગળ 1 2 3 થી ગણતરી શરૂ કરો અને પછી તમે જોશો કે બધું ગણીને તમારી પાસે 100 પેનલ્સ હશે હવે જો તમે આના જેવા લાક્ષણિક પેનલ લો છો તો અમે જોયું છે કે આ વિસ્તાર 1 992 મી2 છે અને આ 1 63 મી2 જેટલું કામ કરે છે તમે તેને અહીં નામ પ્લેટ પેનલમાં ચકાસી શકો છો 1 992m આ લંબાઈ અને પહોળાઈ છે 63 મી2 એ પેનલનું ક્ષેત્રફળ છે દરેક પેનલનું ક્ષેત્રફળ 1 63 મી2 છે હવે ચાલો એ શોધવાનો પ્રયત્ન કરીએ કે સમગ્ર એરેનો આંતરિક ક્ષેત્ર શું છે આંતરિક ક્ષેત્ર છે દરેક પેનલ ક્ષેત્ર 1 63 ગુણ્યા પેનલની 100 સંખ્યા છે તેથી 100 પેનલ્સ અને આ 163 મી2 મળે છે તેથી ચાલો હવે ગણતરી કરીએ કે આખા એરેનું WhPV શું છે અને તે ગ્રીડમાં કેટલું પમ્પ કરી શકે છે તેથી તે સ્થાન માટે વોટ અવરપીવી એ કાર્યક્ષમતા ગુણ્યા A આન્તરિક ક્ષેત્ર ગુણ્યા Hatmin છે કાર્યક્ષમતા ડેટાશીટમાંથી અથવા નેમ પ્લેટ રીડિંગ્સથી પણ મેળવી શકાય છે હવે જો તમારે નેમ પ્લેટ રીડિંગ્સ મેળવવી હોય તો તમે PoutPin નો ઉપયોગ કરી શકો છો Pout એ Vmp ગુણ્યા Imp છે મહત્તમ પાવર પર વોલ્ટેજ અને ગુણ્યા મહત્તમ પાવર પર કરંટ ભાગ્યા પેનલનું ક્ષેત્રફળ દરેક પેનલનું ક્ષેત્રફળ ગુણ્યા 1 કેડબલ્યુ મી2 પ્રમાણભૂત ઇન્સોલેશન છે તેથી 1 કેડબલ્યુમી2 ગુણ્યા પેનલનું ક્ષેત્રફળ એ તમને પાવર ઇનપુટ આપશે અને પ્રમાણભૂત ઇન્સોલેશનમાં પાવર આઉટપુટ શું છે જે Vmp ગુણ્યા Imp હશે તેથી આ તમને કાર્યક્ષમતા ગુણ્યા એ A આંતરિક ક્ષેત્ર અને ગુણ્યા Hatmin આપશે હવે ચાલો નેમ પ્લેટ રીડિંગ્સ જોઈએ અને પછી જોઈએ કે Vmp Imp ની કિંમતો શું છે અહીં નિરીક્ષણ કર્યું છે મહત્તમ પાવર પર વોલ્ટેજ Vmp એ 30 1 V છે મહત્તમ પાવર પર કરંટ 8 32 A છે ચાલો આ વેલ્યુનો ઉપયોગ કરીએ તેને અહીં અમારા સમીકરણમાં લઈએ તેથી તમારી પાસે 30 32 1 63 છે જે પેનલનો વિસ્તાર 1000 ડબલ્યુમી2 છે A આંતરિક ક્ષેત્ર 163 મી2 છે બેંગ્લોર માટે Hatmin આપણે જાણીએ છીએ કે તે 4 58 કેડબ્લ્યુએચ મી2 દિવસ છે હવે આ કામ કરે છે હવે મને થોડી જગ્યા બનાવવા દો આ 114 7 કેડબ્લ્યુએચદિવસ છે હવે સમગ્ર એરે સિસ્ટમનો મહત્તમ વોલ્ટેજની ગણતરી પણ કરી શકાય છે અને તે 114 7 કેડબલ્યુએચદિવસ છે ચાલો તેને નીચે મૂકીએ હવે કલાકોની સંખ્યા દ્વારા વિભાજિત જ્યાં તમને અસરકારક ઇન્સોલેશન થઈ શકે અને તે Hatmin 4 તેથી 4 58 થી ભાગતા તમને 25 કેડબલ્યુ આપશે તેથી આ રીતે તમે કરી શકો છો 4 58 આંકડાકીય રીતે Hatmin ની સમકક્ષ છે પરંતુ અમે અહીં પ્રમાણભૂત ઇન્સોલેશન ના યુનિટ 4 58 કલાકનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી તે તમને અહીં 25 કેડબલ્યુ સિસ્ટમ આપશે તેથી આ આખા એરે 25 કેડબલ્યુ છત પર સિસ્ટમ છે તેથી આ રીતે તમે કોઈપણ આપેલ એરે અથવા પીવી એરે ક્ષેત્ર અથવા પીવી ક્ષેત્ર શોધી શકો છો કે સિસ્ટમ રેટિંગ શું છે અથવા સિસ્ટમ આઉટપુટ પાવર રેટિંગ અને ઉર્જા રેટિંગ શું છે તે શોધી શકો છો